નમસ્કાર છેલ્લા ક્લાસમાં આપણે ઇલેક્ટ્રિકલ સર્કિટસ માં સ્ટેટ વેરિએબલ એનાલીસીસ વિશે ચર્ચા કરી હતી આજે આપણે આપણી ચર્ચા આગળ વધારીશું અને સ્ટેટ ઇકવેશન ની અમુક પ્રોપર્ટીસ ને સમજવાનો પ્રયત્ન કરીશું અને આપણે જોઇશું કે આપણા સર્કિટ એનાલિસિસ માં આપણે તે ગુણધર્મો પ્રોપર્ટીસ ને કેવી રીતે વાપરી શકીએ તો ચાલો આજના લેક્ચર ની ચર્ચા શરૂ કરીએ ચાલો પહેલા આપણે સમજવા પ્રયત્ન કરીએ કે કેરેક્ટેરીસ્ટીક ઇકવેશનસ શું છે તેથી લીનીઅર સિસ્ટમ્સ ના અભ્યાસમાં કેરેક્ટેરીસ્ટીક ઇકવેશનસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી તેઓ ડિફરેંશિયલ ઇકવેશનસ અથવા કદાચ ટ્રાન્સફર ફંકશન અથવા સ્ટેટ ઇકવેશનસ ના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરી શકાય છે તેથી પહેલા આપણે સમજીશું કે ડિફરેંશિયલ ઇકવેશનમાંથી આપણને કેરેક્ટેરીસ્ટીક ઇકવેશન કેવી રીતે મળે છે તેથી ચાલો આપણે એક લીનીઅર ટાઇમ ઇન્વેરીયન્ટ સિસ્ટમ ધ્યાનમાં લઈએ જે નીચેના ડિફરેંશિયલ ઇકવેશન દ્વારા વર્ણવવામાં આવે છે ડિફરેંશિયલ ઇકવેશન dnydtnan 1dn 1ydtn 1a1dytdta0ytbmdmutdtmbm 1dm 1utdtm 1b1dutdtb0ut આ રીતે આપવામાં આવે છે હવે અહીં આપણે માની લઈએ છીએ કે nm હવે ચાલો આપણે કોઈ એક ઓપરેટર ને વ્યાખ્યાયિત કરીએ જે તમારું લાપ્લાસ ઓપરેટર skd kd t kk12 n છે હવે જો તમે તેને ઉપરના ઇકવેશન માં મૂકી દો તો ઉપરનું ડિફરેંશિયલ ઇકવેશન અને આપણે હમણાં જે જોયું છે આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ ની દ્રષ્ટિએ લખી શકીએ છીએ તો આપણે શું લખી શકીએ ડિફરેંશિયલ ઇકવેશન લખવાને બદલે તે આની જેમ વ્યક્ત કરી શકાય છે snan 1sn 1 a1sa0ytbmsmbm 1sm 1b1sb0ut તેથી આપણી પાસે હશે આપણે yt ને કૌંસ માં બહાર કોમન લઇશું અને કૌંસની અંદર આપણી પાસે snan 1sn 1 a1sa0 હશે એ જ રીતે જમણી બાજુએ આપણી પાસે bmsmbm 1sm 1b1sb0ut છે કારણ કે ut એ જમણી બાજુ ના ટર્મસ માં પણ કોમન છે હવે આમાં કેરેક્ટેરીસ્ટીક ઇકવેશન શું છે સિસ્ટમના કેરેક્ટેરીસ્ટીક ઇકવેશનને ડાબી બાજુના ભાગ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેથી આપણે snan 1sn 1 a1sa00તરીકે કેરેક્ટેરીસ્ટીક ઇકવેશન લખીએ છીએ આપણે ઇકવેશનના હોમોજિનીયસ પાર્ટ ને સેટ કરીને આ કેરેક્ટેરીસ્ટીક ઇકવેશન મેળવીએ છીએ હોમોજિનીયસ એટલે કે તમે ઇનપુટ ને 0 પર સેટ કરો છો તેથી આપણે ઇકવેશનનો હોમોજિનીયસ પાર્ટ 0 પર મેળવીએ છીએ તેથી આ સાથે તમને સિસ્ટમ નું કેરેક્ટેરીસ્ટીક ઇકવેશન મળે છે જે ડિફરેંશિયલ ઇકવેશનના કોફીસ્યંટસ સિવાય બીજું કશું જ નથી જ્યારે તમે ઇનપુટને 0 તરીકે મૂકશો ત્યારે તમને સિસ્ટમનું કેરેક્ટેરીસ્ટીક ઇકવેશન મળશે હવે જો તમને ટ્રાન્સફર ફંકશન આપવામાં આવે તો કેરેક્ટેરીસ્ટીક ઇકવેશન ને કેવી રીતે શોધશો હવે ચાલો આપણે ડિફરેંશિયલ ઇક્વેશન દ્વારા આપવામાં આવેલ સિસ્ટમ ધ્યાનમાં લઈએ સમાન ડિફરેંશિયલ ઇક્વેશન નો ઉપયોગ કરીશું જે આપણે પહેલાનાં કેસ માં જોયું હતું હવે આનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણે આના બરાબર જોયુ છે હવે ytut શું છે આ સિસ્ટમના ટ્રાન્સફર ફંકશન સિવાય બીજું કશું જ નથી તેથી ytutGsbmsmbm 1sm 1b1sb0snan 1sn 1 a1sa0 હવે આ સિસ્ટમનું ટ્રાન્સફર ફંક્શન છે ટ્રાન્સફર ફંક્શનના ડીનોમીનેટર પોલીનોમીયલ ને 0 બરાબર લેતા તમે કેરેક્ટેરીસ્ટીક ઇકવેશન મેળવી શકો છો તેથી તમે આને 0 બરાબર સેટ કરો તેથી આ બીજું કંઇ જ નથી પરંતુ સિસ્ટમનું કેરેક્ટેરીસ્ટીક ઇકવેશન છે હવે થર્ડ કેસ જો તમારે સ્ટેટ ઇકવેશન માંથી કેરેક્ટેરીસ્ટીક ઇકવેશન શોધવાની જરૂર હોય તો જ્યારે આપણે સ્ટેટ વેરિએબલ એપ્રોચ વિશે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે આપણે શોધ્યુ હતુ કે સ્ટેટ વેરિએબલ કોફીસીયન્ટ મેટ્રિકસ અને ટ્રાન્સફર ફંક્શન વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે તેથી સ્ટેટ વેરિએબલમાંથી ટ્રાન્સફર ફંકશન આપણે HsCsI A 1BDમુજબ મેળવી શકીએ છીએ હવે આને આ પ્રમાણે લખી શકાય છે HsCadj |sI A|BD C adj sI A B sI A DsI A હવે ટ્રાન્સફર ફંક્શનનું ડેનોમીનેટર જો તમે 0 બરાબર સેટ કરો તો આપણને સિસ્ટમનું કેરેક્ટેરીસ્ટીક ઇકવેશન મળે છે તેથી તેનો અર્થ એ કે sI A0 તમને સિસ્ટમનું કેરેક્ટેરીસ્ટીક ઇકવેશન આપશે હવે કેરેક્ટેરીસ્ટીક ઇકવેશનનો અગત્યનો ગુણધર્મ એ છે કે જો A ના કોફીસીયન્ટસ કે જે કોફીસીયન્ટ મેટ્રિક્સ છે તેથી જો A ના કોફીસીયન્ટ વાસ્તવિક હોય તો sI A નો કોફીસીયન્ટ પણ વાસ્તવિક હશે હવે ચાલો આપણે સમજવા પ્રયાસ કરીએ કે આઇગન વેલ્યુસ શું છે તેથી કેરેક્ટેરીસ્ટીક ઇકવેશન જેની આપણે હમણાં જ ચર્ચા કરી તેનાં રૂટસ એ મેટ્રિક્સ A ના આઇગન વેલ્યુસ તરીકે સંદર્ભિત થાય છે તેથી આઇગન વેલ્યુસના મહત્વપૂર્ણ ગુણધર્મો કયા છે તેથી જો A ના બધા જ કોફીસીયન્ટ રીઅલ હોય તો પછી તેની આઇગન વેલ્યુસ રીઅલ અથવા કોમ્પ્લેક્ષ કોન્જ્યુગેટ પેર્સ માં હશે હવે માની લો કે જો 12 n એ A ની આઇગન વેલ્યુઝ છે તો પછી A નો ટ્રેસ tr i1ni આ રીતે લખી શકાય છે તેનો અર્થ શું છે તેનો અર્થ એ કે A મેટ્રિક્સનો ટ્રેસ એ તેના તમામ આઇગન વેલ્યુસનો સરવાળો છે હવે જો i એ A ની આઇગન વેલ્યુ છે જ્યાં i12n છે જો ત્યાં n આઇગન વેલ્યુસ છે તો તમારી પાસે 12 nના રેન્ઝમાં આઇગન વેલ્યુસ હશે હવે જો આ A ની આઇગન વેલ્યુ છે તો તે A ની પણ આઇગન વેલ્યુ છે તેથી જો તમે મેટ્રિક્સનું ટ્રાન્સપોઝ લેશો તો આઇગન વેલ્યુસ સમાન રહેશે હવે જો તમે જોશો કે મેટ્રિક્સ A એ નોન્સિંગ્યુલર છે અને તેના આઇગન વેલ્યુસ ii12n છે તો પછી 1ii12 n એ A 1ની આઇગન વેલ્યુસ છે તેથી આ મહત્વપૂર્ણ ગુણધર્મ છે જ્યારે આપણે આપણા વિવિધ એનાલીસીસમાં ઉપયોગ કરીએ છીએ આપણે ધ્યાનમાં રાખવું જોઇએ કે જ્યારે આપણે A ના આઇગન વેલ્યુસ ની ગણતરી કરીશું ત્યારે તે આઇગન વેલ્યુસનું રેસીપ્રોકલ એ A 1 માટે આઇગન વેલ્યુસ હશે હવે આઇગન વેલ્યુસ નું મહત્વ શું છે જો તમારી પાસે સિરિઝ RLC સર્કિટ હોય તો આ આઇગન વેલ્યુસ સિસ્ટમનો રિસ્પોન્સ શોધવામાં મદદ કરે છે તેથી જો તમે સ્ટેટ વેરિએબલ ફોર્મ માં કન્વર્ટ કરો અને આઇગન વેલ્યુસ શોધો તો આ આઇગન વેલ્યુસ આપણને સિસ્ટમનો રિસ્પોન્સ શોધવા માટે મદદ કરશે જો આઇગન વેલ્યુસ s પ્લેન ની ડાબી બાજુએ હોય તો તેનો અર્થ એ કે જો તેમની પાસે રીઅલ કોમ્પોનન્ટ નેગેટીવ છે તો તેનો અર્થ એ કે સિસ્ટમ સ્ટેબલ છે હવે સિસ્ટમની ફ્રીક્વન્સી શોધવા માટે પણ આઇગન વેલ્યુસનો ઉપયોગ કરી શકાય છે જ્યાં સિસ્ટમનો રિસ્પોન્સ મહત્તમ છે તે કેસમાં આ ફ્રીક્વન્સીઝને આઇગન ફ્રીક્વન્સી તરીકે ઓળખવામાં આવે છે ચાલો હવે આઇગન વેક્ટર્સ વિશે વાત કરીએ તો માની લો કે જો ત્યાં કોઈ નોનઝીરો વેક્ટર કહો કે pi છે જે નીચેના મેટ્રિક્સ ઇકવેશન ને સેટીસ્ફાય કરે છે તો કંડીશન શું છે તેથી i I Api0 જો તે સેટીસ્ફાય થાય તો પછી piને મેટ્રિક્સ A નો આઇગન વેક્ટર માનવામાં આવે છે હવે આઇગન વેક્ટર્સનો ઉપયોગ શું છે આઇગન વેક્ટર્સનો ઉપયોગ લીનીઅર ટ્રાન્સફોર્મ ને સમજી શકાય તેવું બનાવવા માટે થાય છે જેનો અર્થ એ કે આઇગન વેક્ટર્સ ને જો તમે XY પ્લેન પર વેક્ટરને ખેંચો અને કોમ્પ્રેસ કરો તો XY પ્લેનમાં વેક્ટરની ડીરેક્શન બદલાશે નહીં તેથી તેનો અર્થ એ કે જો તમારી પાસે આઇગન વેક્ટર છે તો તમે ફક્ત તે વેક્ટરની ડીરેક્શન બદલ્યા વિના વેક્ટરને ઉપર અને નીચે સ્કેલ કરો છો હવે આઇગન વેલ્યુસ આપેલો છે જ્યાં સિસ્ટમનો રિસ્પોન્સ મહત્તમ છે અને આઇગન વેક્ટર્સ તે મહત્તમ રિસ્પોન્સની ડીરેક્શન આપે છે તેથી આ રીતે આપણે આઇગન વેલ્યુસ અને આઇગન વેક્ટર્સ ને કોરીલેટ કરીએ છીએ ચાલો આઇગન વેલ્યુસ અને આઇગન વેક્ટર્સ ને સમજવા માટે એક ઉદાહરણ લઈએ હવે ચાલો આપણે આપણી પાસે જે સ્ટેટ ઇકવેશન કે જે dxdtAxtBut છે તેના પર વિચાર કરીએ હવે માની લો કે જો તેની પાસે કોફીસીયન્ટ મેટ્રિક્સ છે A માટેનું કેરેક્ટેરીસ્ટીક ઇકવેશન sI As2 1 હશે તેથી તમારે શું કરવાની જરૂર છે તમારે તેને 0 ની બરાબર કરવાની જરૂર છે પછી જો તમે સોલ્વ કરો છો તો પછી તમને આઇગન વેલ્યુસ 11 અને 2 1 તરીકે મળે છે હવે ચાલો આપણે એમ માની લઈએ કે ત્યાં દરેક આઇગન વેલ્યુ સાથે બે આઇગન વેક્ટર્સ જોડાયેલા છે તો ચાલો ધારી લઈએ કે ત્યાં બે આઇગન વેક્ટર્સ છે હવે ચાલો પહેલા 11 ધ્યાનમાં લઈએ અને પછી હવે આઇગન વેક્ટર્સ માટે કેરેક્ટેરીસ્ટીક ઇકવેશનમાં 11 અને p1 મૂકીએ તેથી જ્યારે તમે તે વેલ્યુ મૂકો છો ત્યારે આપણને શું મળે છે iI Api0 તો તમને જે વેલ્યુ મળશે તે છે આમ p210 અને p11 એ આરબીટ્રરી છે જે આ કેસમાં 1 ની બરાબર સેટ કરી શકાય છે એ જ રીતે 2 1 માટે ઇકવેશન બનશે તેથી બીજા ઇકવેશનનો કોઈ અર્થ નથી તેથી આપણી પાસે ફક્ત એક જ ઇકવેશન બાકી છે જે 2p12p220 છે હવે આપણી પાસે ફકત એક જ ઇકવેશન અને બે અનોન છે તેથી આપણે શું કરી શકીએ આપણે એકની વેલ્યુ સેટ કરીશું અને બીજાની વેલ્યુ શોધીશું તો ચાલો આપણે p121 માની લઈએ પછી p22 2 તેથી તે કેસમાં તેથી હવે તમને p1 અને p2 તરીકે આઇગન વેક્ટર્સ મળ્યાં છે જે 1અને 2 ની આઇગન વેલ્યુને અનુરૂપ છે હવે ચાલો આપણે બીજો કંસેપ્ટ જેને કંસેપ્ટ ઓફ કંટ્રોલેબીલીટી કહીએ છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ હવે પ્રોસેસ ને કમપ્લેટલી કંટ્રોલેબલ ત્યારે જ કહેવામાં આવે છે જ્યારે પ્રોસેસ ના દરેક સ્ટેટ વેરિએબલ તે કોઇક ઓબજેક્ટીવ ઇનફાઇનાઇટ ટાઇમ પર પહોચવા માટે કંટ્રોલ થઇ શકે છે તો હવે જો તમે તે જ ઓબજેક્ટીવ ઇનફાઇનાઇટ ટાઇમ ને રિપીટ કરો તો તમને હંમેશાં કંટ્રોલ આઉટપુટ મળશે જો તમારી પાસે સિસ્ટમ સાથે જોડાયેલા કેટલાક અનકંસ્ટ્રેંડ કંટ્રોલ્ડ આપેલ હોય તો ચાલો આપણે કહીએ કે આ કંટ્રોલ છે તે ઇનપુટ છે જે u t છે તેથી તે કેસમાં પ્રોસેસને કમપ્લેટલી કંટ્રોલેબલ ત્યારે જ કહેવામાં આવે છે જ્યારે પ્રોસેસના દરેક સ્ટેટ વેરીએબલ એ મલ્ટીપલ ટાઇમસ પર કોઇક ઓબ્જેક્ટ પર પહોચવા માટે કંટ્રોલ્ડ થઇ શકે હવે જો આમાંના કોઈ પણ સ્ટેટ વેરિએબલ એ કંટ્રોલથી ઇન્ડિપેંડન્ટ છે કે જે u t છે તો આ સ્ટેટ વેરિએબલના ડ્રાઇવીંગ ની કોઈ રીત નથી કારણ કે સ્ટેટ વેરિએબલ એ કંટ્રોલથી ઇન્ડિપેંડન્ટ છે તેથી તે કેસમાં કોઈ પણ કંટ્રોલ ઇફોર્ટ દ્વારા ચોક્કસ સ્ટેટ વેરિએબલને ડીઝાયર્ડ સ્ટેટ ઇનફાનાઇટ ટાઇમમાં ડ્રાઇવીંગની કોઈ રીત રહેશે નહીં કારણ કે આ સ્ટેટ વેરિએબલ એ ઇનપુટ u દ્વારા કંટ્રોલેબલ નથી તેથી તે કેસમાં જ્યાં સુધી ઓછામાં ઓછો એક અનકંટ્રોલેબલ સ્ટેટ છે ત્યાં સુધી સિસ્ટમ એ કમપ્લેટલી કંટ્રોલેબલ કહેવામાં આવતી નથી અથવા આપણે તેને અનકંટ્રોલેબલ કહીએ છીએ હવે અહીં આપેલ કંટ્રોલેબીલીટીનો કંસેપ્ટ એ સ્ટેટ્સ ને રીફર કરે છે અને તે સ્ટેટ કંટ્રોલેબીલીટી ને રીફર કરે છે કારણ કે તમે સ્ટેટના ટર્મ્સમાં કંટ્રોલેબીલીટીને વ્યાખ્યાયિત કરી રહ્યાં છો તેને સ્ટેટ કંટ્રોલેબીલીટી તરીકે ઓળખવામાં આવે છે હવે કંટ્રોલેબીલીટી સિસ્ટમના આઉટપુટ માટે પણ વ્યાખ્યાયિત કરી શકાય છે અહીં આ કેસમાં આપણે કંટ્રોલેબીલીટી માટે સ્ટેટને ધ્યાનમાં લીધા છે જ્યારે તમે કંટ્રોલેબીલીટી માટે આઉટપુટને ધ્યાનમાં લો છો ત્યારે આપણે તેને આઉટપુટ કંટ્રોલેબીલીટી કંડીશન કહીએ છીએ હવે આપણે સિસ્ટમને ધ્યાનમા લઇએ આપણી પાસે સ્ટેટ ઇકવેશન અને આઉટપુટ ઇકવેશન છે જે સ્ટાન્ડર્ડ સ્ટેટ છે અને આઉટપુટ ઇકવેશન નીચે પ્રમાણે આપેલ છે dxdtAxtBut ytCxtDut હવે x એ n×1 સ્ટેટ વેક્ટર છે uએ r×1ઇનપુટ વેક્ટર છે અને y એ p×1આઉટપુટ વેક્ટર છે A B C અને D એપ્રોપ્રીએટ ડાઇમેંશન ના કોફીશીયન્ટ છે હવે આપણે કંટ્રોલેબીલીટી કંડીશન શોધવા માટે આ બંને ઇકવેશનનો ઉપયોગ કરીશું હવે નીચેનો થીયરમ બતાવે છે કે કંટ્રોલેબીલીટીની કંડીશન એ સિસ્ટમના કોફીસીયન્ટ મેટ્રિકસ A અને B પર આધારિત છે અને આપણે ખાસ કરીને સ્ટેટ કંટ્રોલેબીલીટી વિશે વાત કરી રહ્યા છીએ તેથી જ કંટ્રોલેબીલીટી એનાલીસીસ માટે A અને B મેટ્રિકસને ધ્યાનમાં લીધેલ છે હવે થીયરમ પણ સ્ટેટ કંટ્રોલેબીલીટી માટે ટેસ્ટીંગ ની મેથડ આપે છે થીયરમ કહે છે કે સ્ટેટ ઇકવેશન જે dxdtAxtBut છે તેના દ્વારા સિસ્ટમ માટે વર્ણવેલ છે તેથી આ સિસ્ટમ સંપૂર્ણ સ્ટેટ કંટ્રોલેબલ હોય તે જરૂરી છે અને પૂરતી કંડીશન એ છે કે નીચેનો મેટ્રિક્સ જે Sછે જે n×nr ડાયમેન્શન ધરાવે છે તે કંટ્રોલેબીલીટી મેટ્રિક્સ છે જેમાં આપણી પાસે ઓગમેન્ટેડ મેટ્રિક્સ છે જે કોમ્પોનન્ટ તરીકે B અને A મેટ્રિક્સ ધરાવે છે તેથી કંડીશન જરૂરી અને પૂરતી છે કે નીચેના S મેટ્રિક્સનો રેન્ક n ની બરાબર છે તેથી કંટ્રોલેબીલીટી મેટ્રિક્સ S શું છે તેથી કંટ્રોલેબીલીટી મેટ્રિક્સ SBABA2BAn 1B પછી આપણે આ મેટ્રિક્સનો રેન્ક શોધીશું અને જો આ મેટ્રિક્સનો રેન્ક n ની બરાબર નથી તો એ બતાવે છે કે સિસ્ટમ સ્ટેટ એ કંટ્રોલેબલ નથી હવે મેટ્રિકસ A અને B આ ખાસ કેસમાં સામેલ થયા હોવાથી કેટલીકવાર આપણે એમ પણ કહીએ છીએ કે પેર AB કંટ્રોલેબલ છે જે સૂચિત કરે છે કે S એ કંટ્રોલેબીલીટી માટે ઓગમેન્ટેડ મેટ્રિક્સ છે જેની પાસે રેન્ક n ની બરાબર છે હવે ચાલો આપણે એક ઉદાહરણ લઈએ જેથી તમે સમજી શકો કે સ્ટેટ કંટ્રોલેબીલીટી કંડીશનને આપણે કેવી રીતે શોધી શકીએ હવે ચાલો ધ્યાનમાં લઈએ કે ત્યાં થર્ડ ઓર્ડર સિસ્ટમ છે જેમાં કોફીસીયન્ટ મેટ્રિકસ છે હવે આપણી પાસે A એ n x n અને આ n x 1 છે તેથી આ કેસમાં મેટ્રિક્સ n એ 3 છે તેથી કંટ્રોલેબીલીટી મેટ્રિક્સમાં હવે 3 કોલમ હશે તેથી આપણે શું કરીશું આપણે પહેલા S મેટ્રિક્સને કમ્પાઇલ કરીશું આપણે કેવી રીતે કમ્પાઇલ કરીશું આપણે શોધીશું હવે જો તમે આ ચોક્ક્સ મેટ્રિક્સને ધ્યાનથી જોશો તો તમે જોશો કે બીજી કોલમ માં બીજી રો માં બધા એલીમેન્ટ્સ 0 છે તેનો અર્થ એ કે મેટ્રિક્સ S નો રેન્ક 3 કરતા ઓછો છે અને તે પણ સિંગ્યુલર હોવાથી અટલે કે ત્યાં એક કેસ છે જ્યારે મેટ્રિક્સનો રેન્ક 3 કરતા ઓછો હશે તેથી આ સિસ્ટમ સ્ટેટ કંટ્રોલેબલ નથી તેથી આની મદદથી તમને એક આઇડિયા મળશે કે સિસ્ટમની કંટ્રોલેબીલીટી કેવી રીતે શોધવી હવે ચાલો આપણે એક બીજો કંસેપ્ટ સમજીએ જે લીનીઅર સિસ્ટમ ની ઓબ્ઝર્વેબીલીટી તરીકે ઓલખાય છે હવે જો સિસ્ટમના દરેક સ્ટેટ વેરિએબલ એ અમુક આઉટપુટને અસર કરે તો સિસ્ટમ સંપૂર્ણ ઓબ્ઝર્વેબલ છે તેનો અર્થ એ છે કે જો કોઈ પણ સ્ટેટ મેઝરમેંટ્સ થી ઓબ્ઝર્વ ના કરી શકાતું હોય તો તે સ્ટેટ અનઓબ્ઝર્વેબલ હોવાનું કહેવામાં આવે છે અને તેથી આ સિસ્ટમ અનઓબ્ઝર્વેબલ હશે સિસ્ટમની ઓબ્ઝર્વેબીલીટી શોધવા માટેનો ક્રાઇટેરીઆ શું છે તેથી સ્ટાન્ડર્ડ ઇકવેશન દ્વારા વર્ણવેલ સિસ્ટમ માટે સ્ટેટ ઇકવેશન અને આઉટપુટ ઇકવેશન સંપૂર્ણપણે ઓબ્ઝર્વેબલ હોઈ શકે છે તે જરૂરી અને પૂરતું છે કે નીચેનો મેટ્રિક્સ V જે n ક્રોસ np મેટ્રિક્સ છે તેનો રેન્ક n હોવાના કારણે તે ઓબ્ઝર્વેબીલીટી મેટ્રિક્સ છે આપણે ઓબ્ઝર્વેબીલીટી મેટ્રિક્સ ને કમ્પાઇલ કેવી રીતે કરીશું આપણે કમ્પાઇલ દ્રારા કરીશું તેથી જ્યારે તમે આ મેટ્રિક્સને કમ્પાઇલ કરો ત્યારે તમને ઓબ્ઝર્વેબીલીટી મેટ્રિક્સ મળશે જે n ગુણ્યા n×np હશે હવે જ્યારે તમે આ મેટ્રિક્સનો રેન્ક શોધશો અને આ રેન્ક n કરતા ઓછો હશે ત્યારે સિસ્ટમ ઓબ્ઝર્વેબલ નહી હોય અન્યથા જ્યારે રેન્ક n ની બરાબર હોય ત્યારે તમે કહી શકો છો કે સિસ્ટમ ઓબ્ઝર્વેબલ છે ચાલો હવે આપણે ઉદાહરણની મદદથી સમજીએ તેથી કંડીશન કે જેમાં A અને C બંને મેટ્રિકસ હોય છે આપણે સામાન્ય રીતે તેને જોડી તરીકે કહીએ છીએ જે A C છે તે પણ ઓબ્ઝર્વેબલ છે જો સિસ્ટમમાં ફક્ત એક જ આઉટપુટ છે કે C એ 1×n રો મેટ્રિક્સ છે V એ n×n સ્ક્વેર મેટ્રિક્સ છે તે કેસમાં જો V નોનસિંગ્યુલર હોય તો સિસ્ટમ સંપૂર્ણપણે ઓબ્ઝર્વેબલ છે તો ચાલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે તે કેવી રીતે શોધીશું કે સિસ્ટમ ઓબ્ઝર્વેબલ છે કે નહીં ચાલો કોફીસીયન્ટ મેટ્રિકસ ધ્યાનમા લઇએ જે છે હવે આપણી પાસે n બરાબર 2 છે તેથી હવે ઓબ્ઝર્વેબીલીટી મેટ્રિક્સ પાસે બે રો હશે જે છે હવે જો તમે આ મેટ્રિક્સ જોશો તો તમે જોશો કે બીજી કોલમમાં બધા એલીમેન્ટસ 0 છે એટલે કે આ મેટ્રિક્સ પણ સિંગ્યુલર છે તે કેસમાં આપણે કહીશું કે સિસ્ટમ એ ઓબ્ઝર્વેબલ નથી અથવા આપણે કહી શકીએ છીએ કે મેટ્રિક્સ પેર જે A C છે તે અનઓબ્ઝર્વેબલ છે તેથી ઓગમેન્ટેડ મેટ્રિક્સ જે V છે તેનો ઉપયોગ કરીને તમે લીનીઅર સિસ્ટમની ઓબ્ઝર્વેબીલીટી કંડીશન શોધી શકો છો તેથી આ સાથે આપણે આપણી આજની ચર્ચાને બંધ કરીએ છીએ જેમાં આપણે સ્ટેટ વેરિએબલ સિસ્ટમની કંટ્રોલેબીલીટી અને ઓબ્ઝર્વેબીલીટી ના વિવિધ પાસાઓ જોયા તેથી આપણે આ ચોક્ક્સ ટોપિક ને બંધ કરીએ છીએ જ્યાં આપણે સ્ટેટ વેરિએબલ એનાલીસીસ વિશે ચર્ચા કરી હતી હવે પછીનાં સેશનમાં આપણે આપણો છેલ્લો ટોપિક શરૂ કરીશું જે એનાલોગસ સિસ્ટમ છે